તો આ 37 માં લેકચર માં તમારું સ્વાગત છે આપણે આપણી ચર્ચા સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ પર ચાલુ રાખીશું અને ખાસ આજે ગોસ એલિમિનેશન મેથડ ની સોલ્યુશન ટેકનીક જોશું તો આપણે ગોસ એલિમિનેશન મેથડ વિષે વાત કરતા હતા અને આપણે જોશું કે સિસ્ટમેટીક એલિમિનેશન ટેકનીક વાપરી ને સોલ્યુશન કેવી રીતે મેળવવું અને અને એની જ મદદ થી આપણે સોલ્યુશન ની કંસીસટન્સી વિષે વાત કરશું એટલે કે સોલ્યુશન નું એક્ષિસટન્સ અને નોન એક્ષિસટન્સ આ ટેકનીક ની મદદ થી આપણે જાની શકીએ કે આ સીસ્ટમ નું સોલ્યુશન શુ છે અને તે યુનિક છે અથવા તેનું સોલ્યુશન જ નથી આ બધાની ઓળખ આપણે ગોસ એલિમિનેશન મેથડ ની મદદ થી જાણી શકીએ તો સીસ્ટમ ઓફ લીનીઅર ઇક્વેશંસ માંસોલ્યુશન ની જે મેથડ હોઈ છે જેમ કે ડીટરમીનન્ટ ની મેથડ અથવા આપણે તેને ક્રેમરCramer's નો રુલ કહીએ છે તો આ ડીટરમીનન્ટ ની મદદ થી આપણને સોલ્યુશન મળશે અને આ ત્યારે જ શક્ય છે જયારે આપણી જોડે સીસ્ટમ હોઈ જેમાં યુનિક સોલ્યુશન હોઈએટલા જ ઇક્વેશન એટલા જ અનનોન હોઈ તો સોલ્યુશન મેળવવું શક્ય છે એક નાની ઇક્વેશન ની સીસ્ટમ માં ડીટરમીનન્ટ ની મેથડ નો ઉપયોગ કરી ને આપણી જોડે મેટ્રીક્સ ઈન્વરશન મેથડ પણ છે જ્યાં Ax બરાબર bછે આ સીસ્ટમ ત્યારે સોલ્વ થાય જયારે આપણી જોડે મેટ્રીક્સ નો ઇન્વર્સ હોઈ તો Ax બરાબર b ને આપણે આમ લખીએ xA 1b એક વાર અપની જોડે A 1હોઈ ત્યારે તો આપણે આ b જોડે ગુણાકાર કર્યો અને પછી આપણને x મળશે તો જો આપણી જોડે મેટ્રીક્સ નો ઇન્વર્સ હોઈ તો આપણે સીસ્ટમ નું સોલ્યુશન આરામ થી લખી શકીએ હવે આ જનરલ કેસ છે જેમાં આપણે ગોસ એલિમિનેશન મેથડવિષે વાત કરશું આપણે એવા કેસ પણ જોશું જેમાં નોન યુનિક સોલ્યુશન હોઈ એટલે કે ઇન્ફાઈનાઈટલી ગણા બધા સોલ્યુશન હોઈ અથવા સીસ્ટમ નું કોઈ સોલ્યુશન ના હોઈ તો આ બધું આપણે ગોસ એલિમિનેશન મેથડ થી શોધી શકીએ અને આપણી જોડે ઈટરેટીવ મેથડ પણ છે જેમ કે જેકોબી અને ગોસ સીડલ મેથડ સોલ્યુશન કરવા માટે જયારે આપણી જોડે સીસ્ટમ હોઈ ઇક્વેશન ની જે ગણી મોટી હોઈ તો આ બધી મેથડ જે છે ગોસ એલિમિનેશન ડીટરમીનન્ટઈન્વરશન મેથડ એ બધી ફેલ થઇ જાય છે અથવા ગણો સમય લે છે એટલે આપણે આ ઈટરેટીવ મેથડ નો ઉપયોગ કરીએ છે તો પ્રથમ ત્રણ મેથડ એ ડાઈરેકટ મેથડ છે ડાઈરેકટ મેથડ એટલે આપણને એકદમ સચોટ સોલ્યુશન મળશે સીસ્ટમ નું જો આપણે આ ટેકનીક નો વપરાશ કરીએ તો જયારે ઈટરેટીવ મેથડ એ આપણને એપ્રોક્ષીમેટ સોલ્યુશન આપશે આપેલ ઇક્વેશન ની સીસ્ટમ માટે તો આ લેકચર માં આપણે ગોસ એલિમિનેશન મેથડ વિષે વાત કરશું જે ડાઈરેકટ મેથડ માં ગણી જનરલ છે અને આપણે આ એલીમેન્ટરી રો ઓપરેશનelementary row operations ટેકનીક વિષે વાત કરશું તો એલીમેન્ટરી રો ઓપરેશelementary row operations એટલે શુ તો આપણે i th અને j th ને ઇન્ટરચેન્જ કરી શકીએ અને જો ફરી ઇક્વેશન ની સીસ્ટમ પર જઈએ કારણ કે સીસ્ટમ ની ઇક્વેશન માટે આપણે મેટ્રીક્સ A લખતા હતા તો રો બદલવું એ કંઇજ નથી પણ બીજું ઇક્વેશન દાખલા તરીકે લખીએ પ્રથમ જગ્યાએ અને પ્રથમ ઇક્વેશન ને બીજા સ્થાન પર તો આને સોલ્યુશન સાથે કશું લેવા દેવા નથી અને એ રો ઓપરેશન માં આપણે મેટ્રીક્સ જોડે કરશું કે આપણે મેટ્રીક્સ ના કોઈ પણ બે રો ને ઇન્ટરચેન્જ કરી શકીએ બીજું આપણે i th રો નો ગુણાકાર કરી શકીએ એટલે એકોઈ પણ રો સાથે એક નોન ઝીરો નંબર લેમ્બ્ડા સાથે અને આ એવું જ છે કે આપણી જોડે આ ઇક્વેશન છે અને આપણે આ ઇક્વેશન ને કોઈ એક નંબર સાથે ગુણાકાર કરી રહ્યા છે અને એ સીસ્ટમ નું સોલ્યુશન સરખું જ રેહશે Ri પેલું ઓપરેશન કર્યા પછી તો મેટ્રાઈસીસ માં આપણે રો ઓપરેશન વિષે વાત કરેલી કે Ri હવે i th રો બની ગઈ છે લેમ્બ્ડા વખત Ri જેટી આપણે ખાલી Ri ઇક્વેશન સાથે નોન ઝીરો નંબર લેમ્બ્ડા નો ગુણાકાર કર્યો છે અહિયાં લેમ્બ્ડા વખત j th રો નું i th રો સાથે સળવાળો તો આપણે તે કરી શકીએ આપણે j th રો નો ગુણાકાર નોન ઝીરો નંબર લેમ્બ્ડા સાથે કરીશું કારણ કે જો લેમ્બ્ડા 0 હશે તો આપણે આ Ri માં કોઈ સળવાળો ની કરીએ તો આ લેમ્બ્ડા વખત j th રો અને આને આપણે i th રો સાથે ઉમેરશું અને ઓપરેશન ના ટર્મ માં આપણે લખશું કે Ri હવે RiλRj બની ગયું છે આપણે Rjને Ri સાથે ઉમેર્યું છે R એટલે રો તો i th રો માં આપણે લેમ્બ્ડાવખત j th રો ઉમેર્યું છે તો હવે નવું Ri બની જશે તો આ બધા એલિમેનટરી રો ઓપરેશન છે જેનો આપણે ગોસ એલિમિનેશન મેથડ માં ઉપયોગ કરીશું ચાલો એક સાદો દાખલો લઈને સમજીએ અને પછી ના લેકચર માં આપણે બીજા બધા દાખલા જોશું આપણી જોડે ત્રણ ઇક્વેશન છે x1x2x34 2x13x2x37 x12x23x39 પેહલા આપણે આ ઇક્વેશન ને મેટ્રીક્સ ના ફોર્મ માં લખીશું જ્યાં આપણે આ જમણી બાજુ ના ઇક્વેશન 4 7 9ને આર્ગ્યુમેન્ટ કરીશું તો જમણી બાજુ હું ગણું ચોક્કસપણે કરીશ જે આપણે ગોસ એલિમિનેશન મેથડ માં કરીએ છે અને ડાબી બાજુ એવું જ આપણે ઇક્વેશન સાથે કરીશું તો એ સમજવું સહેલું છે કે ગોસ એલિમિનેશન મેથડ ગણી કોમ્પલીકેટેડ છે પણ એ વેરીઅબલ ને સીસટમેટીક રીતે એલીમીનેટ કરવા જેવી છે તો પ્રથમ સ્ટેપ છે કે આપણે કમ્બાઈન્ડ મેટ્રીક્સ લખશું અથવા એને ઓગ્મેનટેડ મેટ્રીક્સ પણ કહે છે તો આપણી પાસે કો એફ્ફીશીયનટ મેટ્રીક્સ છે જે આ મેટ્રીક્સ છે A તો જો આપણે સીસ્ટમ ઓફ ઇક્વેશનને Ax બરાબર b ના ફોર્મ માં લખશું તોbઆ કેસ માં 4 7 9 થશે તો આ બે મેટ્રીક્સ A અને b માં સીસ્ટમ ઓફ ઇક્વેશનની બધી માહિતી હોઈ છે અને ઓગ્મેનટેડ મેટ્રીક્સ માં આપણે બધું ભેગું કરીએ છે તો આ છે A 1 1 1 2 3 1 1 2 3 અને આ b ને આપણે એજ મેટ્રીક્સ સાથે ઓગ્મેનટેડ કર્યું છે એક અલગ કોલમ બનાવી ને તો 4 7 9 તો આને ઓગ્મેનટેડ મેટ્રીક્સ કેહવાય તો અહિયાં આપણે હવે ડાબી બાજુ નું ઇક્વેશન ને આપણે મેટ્રીક્સ ના ફોર્મ માં લખશું જેને ગોસ એલિમિનેશન ટેકનીક કેહવાય તો અહિયાં આપણે આ ઇક્વેશન નંબર 1 ની મદદ થી કરશું અને x1વેરીએબલ ને ઇક્વેશન નંબર 2 માં થી એલીમીનેટ કરવા ની કોશિશ કરશું તો આપણે શુ કરશું કે જો તમે ઇક્વેશન 1 નો 2 સાથે ગુણાકાર કરો અને પછી તેને ઇક્વેશન નંબર 2 માં થી બાદબાકી કરો R2R2 2R1 R3R3 R1 x1x2x34 x2 x3 1 x22x35 b4 1 5 R3R3 R2 x1x2x34 x2 x3 1 3x36 b4 1 6 Solution x32 x2 121 x14 1 21 અને હવે આગળ તો આપણી જોડે આ રીડ્યુસ્દ સીસ્ટમ છે અને તેને અનુરૂપ ઓગ્મેનટેડ મેટ્રીક્સ પણ અને હવે જે સ્ટેપ છે કે ગોસ એલિમિનેશન ટેકનીક માં આપણે ઓગ્મેનટેડ મેટ્રીક્સ થી ચાલુ કરશું અને આ રીડ્યુસ્દ ફોર્મ માં ફેરવશું જેને આપણે ઇકોલન ફોર્મ કહીએ છે તો આવતા લેકચર માં આપણે ઇકોલન ફોર્મ વિષે ચર્ચા કરીશું b4 1 6 તો આ કેસ માં આપણે જોવું પડશે ક આપણને ઇકોલન ફોર્મ મળ્યું ક નહિ તો હમેશા આપણી પાસે ઇકોલન ફોર્મ નું આ સ્ટ્રકચર હશે જે સ્ટેપ જેવું હશે તો અહિયા નોન ઝીરો પછી આ બધું ઝીરો તો આ આપણી પાસે ઇકોલન ફોર્મ છે સીસ્ટમ નું અને એક વાર ઇકોલન ફોર્મ મળી જાય તો સોલ્યુશન પણ આરામ થી મળી જાય તો હવે ઇક્વેશન જોઈએ કે સોલ્યુશન કેવી રીતે મળશે તો સોલ્યુશન છેલ્લા ઇક્વેશન માંથી હશે જેને આપણે x3 લઈશું x32 x2 1x31 x14 x2 x31 ગોસ એલીમીનેશન માં આને આપણે બેક સબસ્ટીટ્યુશન કહીએ છે જે ખરેખર ત્રીજો સ્ટેપ છે પ્રથમ સ્ટેપ હતો મેટ્રીક્સ માં મુકવાનોકાને જમણી બાજુ ના વેક્ટર ને ઓગ્મેનટેડ મેટ્રીક્સ માં મુકવાનો બીજું સ્ટેપ છે તેને ઇકોલન ફોર્મ માં ફેરવવાનો રો ઓપરેશન કરી ને અને છેલ્લું છે બેક સબસ્ટીટ્યુશન કરી ને સીસ્ટમ નું સોલ્યુશન મેળવવાનો તો બેક સબસ્ટીટ્યુશન માં સૌથી નીચે થી ચાલુ કરશું જ્યાં 3x3 બરાબર 6 છે આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે આને અનુરૂપ આપણી પાસે ખરેખર ડાબી બાજુએ આપેલા ઇક્વેશન ની સિસ્ટમ છે તો અહિયાં છે 3x3 બરાબર 6 એટલે x3બરાબર 2 એટલે હવે x3 મળી ગયું તો આગળ જશું તો અહિયાં આ ઇક્વેશન પર થી આપણને x 2 વેરીએબલ મળશે x2 1x31 આપણને બેક સબસ્ટીટ્યુશન થી સોલ્યુશન મળશે જયારે આપણે ઇક્વેશન ને ઇકોલન ફોર્મ માં ફેરવશું બીજા અમુક પોઈન્ટ આપણે આવતા લેકચર માં જોશું તો અહિયાં આપણને એક યુનિક સોલ્યુશન મળ્યું જે છે 1 1 2 અને આ યુનિક છે અને આપણ ને બીજો કોઈ રસ્તો નથી દેખાતો આ ઇક્વેશન માં થી સોલ્યુશન શોધવાનો તો હવે આપણે આ પ્રથમ રો માં અથવા પ્રથમ કોલમ માં આ નંબર ઇનટ્રોડયુસ કરશું જેને પાઈવોટ એલિમેન્ટ કહે છે પાઈવોટ એલિમેન્ટ એ હમેશા નોન ઝીરો એલિમેન્ટ હોઈ છે અને તેની નીચે ના બધા એલિમેન્ટ ઝીરો હોઈ છે અને હવે આપણે પછી ના રો અથવા કોલમ પર આવીએ તો એ પણ પાઈવોટ છે કારણ કે અહિયાં બધું ઝીરો છે અને ડાબી બાજુ પણ ઝીરો છે અને સબ મેટ્રીક્સ માં પણ બધું ઝીરો છે અને હવે પછી નું પણ પાઈવોટ છે કારણ કે બધું ઝીરો છે અને મેટ્રીક્સ હતું 33 તો આવા નોન ઝીરો એલિમેન્ટ ને પાઈવોટ કેહ્શું કારણ કે એ ગણા મહત્વ ના હોઈ છે જયારે સોલ્યુશન ની કંસીસટન્સી ની વાત હોઈ ત્યારે જયારે સોલ્યુશન છે કે નથી એવું હોઈ ત્યારે તો જો આપણે કેટલા પાઈવોટ છે એ લખીએ તો કેટલા પાઈવોટ છે આપણી પાસે એક પાઈવોટ છેબે પાઈવોટ છે કે ત્રણ પાઈવોટ છે આપણી પાસે સીસ્ટમ માં ત્રણ પાઈવોટ છે આ ઓગ્મેનટેડ મેટ્રીક્સ માં તો જેટલા અનનોન છે એટલા પાઈવોટ છે તો અનનોન કેટલા છે ત્રણ અનનોન છે x1 x2 x3 તો જેટલા અનનોન છે એટલા પાઈવોટ છેતો આ કેસ માં યુનિક સોલ્યુશન છે કારણ કે આપણી જોડે જેટલા અનનોન છે એટલા પાઈવોટ છે અથવા એમ કહીએ કે દરેક કોલમ પેરેલલ છે એટલે દરેક કોલમ સાથે એક વેરીએબલ છે પ્રથમ સાથે x1પછી આની સાથે x2 અને આની સાથે x3કારણ કે તમને યાદ હશે આપણે આને Axબરાબર bલખીએ છે એટલે આ પ્રોડકટ આ કોલમ માં 1 0 0 નો x1 સાથે ગુણાકાર થશે બીજા નો x2 સાથે અને ત્રીજા કોલમ નો x3 સાથે તો પ્રથમ કોલમ અહિયાં x1સાથે સંકળાયેલ છે બીજો x2સાથે અને ત્રીજો x3સાથે એટલે જો દરેક કોલમ ને એક પાઈવોટ હોઈ તો યુનિક સોલ્યુશન હશે આપણે પાઈવોટ માં વધુ ચર્ચા કરીશું અને આ તો માત્ર ઇનટ્રોડકશન જ છે અને આપણે માત્ર 3 3 મેટ્રીક્સ જ જોઈએ છે તો પાઈવોટ અને ઇકોલન ફોર્મ વિષે આવતા લેકચર માં જોશું તો હવે બીજા દાખલા પર જઈએ આપણે દાખલો હવે બદલ્યો છે b4 7 9 તો આઓગ્મેનટેડ મેટ્રીક્સ આ ફોર્મ લઈ રહ્યું છે અને તે એલિમેનટરી પરિવર્તન કરીને જે આપણે અગાઉ સમાન ટ્રાન્સફોર્મેશન કર્યું છે કારણ કે મેટ્રિક્સમાં ફક્ત થોડો ફેરફાર થયો છે તે ફરીથી આ એલિમેન્ટ ને 0 બનાવવાનો પ્રયત્ન કરશે જે પ્રથમ રો માં છે એટલે હવે આપણે બીજા રો માં થી પ્રથમ રો ને 2 વાર બાદબાકી કરવી પડશે જે આ રીતે લખાશે R2R2 2R1અને R3R3 R1 4 1 5 R3R3 R2 4 1 6 તો હવે આને ઇકોલન ફોર્મ માં ફેરવતા આપણે એ પણ ખ્યાલ આવી ગયો કે આપેલ સીસ્ટમ ઇનકનસીસટન્ટ છે એટલે તેનું કોઈ પણ સોલ્યુશન નથી કારણ કે છેલ્લા ઇક્વેશન માં આપણને 0 બરાબર 6 મળે છે જે શક્ય નથી તો આ અવલોકન કરતા આપણે એ નિષ્કર્ષ કાઢીશું કે આપેલ સીસ્ટમ નું કોઈ સોલ્યુશન નથી અને પાઈવોટ ની વાત કરતા જમણી બાજુ ના કોલમ માં પાઈવોટ છે કારણ કે હવે અહિયાં એક પાઈવોટ છે અને બીજા રો અથવા બીજા કોલમ માં પાઈવોટ છે અને ત્રીજા કોલમ માં કોઈ પણ પાઈવોટ નથી કારણ કે અહિયાં 0 એલિમેન્ટ છે પાઈવોટ એ હમેશા નોન ઝીરો એલિમેન્ટ હોઈ છે પણ આ નંબર જોતા આ પાઈવોટ લાગે છે તો બધું 0 થઇ ગયું છે અને નીચે જવા ની કોઈ જરૂર નથી તો જમણી બાજુ ના કોલમ માં પાઈવોટ છે તો કેસ સીસ્ટમ ઇનકનસીસટન્ટ છે તેનો છે એટલે તેનું કોઈ સોલ્યુશન નથી અને જે જમણી બાજુ ના કોલમ માં પાઈવોટ છે તે ના હોવો જોઈએ તો પાઈવોટ એ મેન મેટ્રીક્સ માં હોવો જોઈએ અને જમણી બાજુ ના કોલમ માં નહિ જે જમણી બાજુ ના વેક્ટર ને અનુરૂપ છે તો આ નો સોલ્યુશન વારો કેસ છે અને ઇક્વેશનઇનકનસીસટન્ટ છે એટલે સોલ્યુશન નથી હવે આપણે ત્રીજા દાખલા પર જઈશું જે થોડો બદલાયો છે b4 7 3 પણ અહિયાં આપણે એજ સરખા ઓપરશન કરશું R2R2 2R1 and R3R3 R1કારણ કે આપણું ધ્યેય છે બીજા અને ત્રીજા ઇક્વેશન માં થી x1ને એલીમીનેટ કરવાનું 4 1 1 તો હવે આપણને આ મળે છે અને ફરી એ જ ઓપરેશન કરીશું કારણ કે આ બીજી રો આપણને ત્રીજી રો માં 1 થી છુટકારો મેળવવો છે તો આપણે બાદબાકી કરશું તો R3R3 R2કરશું અને એ રીતે આપણે બધી બાજુ 0 મળશે 4 1 0 તો આ કેસ પાછલા કેસ કરતા અલગ છે અને 0 બરાબર 6 જેવું કશું નથી મળતું અને છેલ્લું ઇક્વેશન આખું 0 મળે છે તો 0 બરાબર 0 થાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી અને આપણી જોડે છેલ્લા કોલમ માં પાઈવોટ નથી અને આ આપણા પાઈવોટ એલિમેન્ટ છે જે ગણો મહત્વ નો રોલ કરે છે વેક્ટર અને મેટ્રાઈસીસ ની અમુક પ્રોપર્ટી માં તો આ પાઈવોટ છે અહી બધું 0 થઇ ગયું અનુ કશું વધ્યું નથી હવે જમણી બાજુ આવીએ આ પાઈવોટ છે અને આ પાઈવોટ નથી કારણ કે આ એક નોન ઝીરો એલિમેન્ટ વધ્યો છે તો પાઈવોટ માટે તેને 0 હોવું જોઈએ અને નીચે અને ડાબી બાજુ બધે 0 થવું જોઈએ તો આપણી જોડે આ એલિમેન્ટ પાઈવોટ છે અને ત્રીજા રો કે કોલમ માં કોઈ પાઈવોટ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી પણ જમણી બાજુ છેલ્લે કોલમ માં પણ કોઈ પાઈવોટ નથી એટલે સીસ્ટમઇનકનસીસટન્ટ છે તેથી સિસ્ટમ ઇનકનસીસટન્ટ છે તેનો અર્થ છે કે આપણી પાસે સોલ્યુશન છે અને ખરેખર આ કિસ્સામાં જ્યારે આપણે જોશું કે ઇક્વેશન ઇનકનસીસટન્ટછે અને આ પાઈવોટ ની સંખ્યા ખરેખર અનનોન ની સંખ્યા કરતા ઓછી છે તેથી આ કિસ્સામાં આપણે ફક્ત બે પાઈવોટમાં ગયા અને ત્યાં ત્રણ અનનોન હતા તેથી આ તે સ્થિતિ છે જ્યાં આપણી પાસે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો છે કારણ કે ઇનફાઈનાઈટ ઉકેલોના કિસ્સામાં પાઈવોટ ની સંખ્યા અનનોન સંખ્યા જેટલી હશે તેથી આ કિસ્સામાં આપણી પાસે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલો હશે અને જ્યારે આપણી પાસે ઇનફાઈનાઈટ ઘણા ઉકેલોનો આ કેસ હશે ત્યારે આને હલ કરવા માટે ફરીથી એક સીસટમેંટીક અપરોચ હશે તેથી આ કોલમ ના પાઈવોટ છે આ કોલમ માં મુખ્ય છે ત્રીજા કોલમમાં પાઈવોટ નથી અને જેમકે મેં કહ્યું આ આપણે x1ને અનુરૂપ કહીએ છીએ આ x2ને અનુરૂપ છે અને આ x3ને અનુરૂપ છે તેથી અહીંથી x3 ને અનુરૂપ આ x3 ત્રીજી કોલમમાં પાઈવોટનથી તેથી આપણે કહીએ છીએ કે આ x3 એ એક ફ્રી વેરીએબલ છે કારણ કે આ x3ને અનુરૂપ કોલમમાં પાઈવોટ નથી અને અમે તેને ફ્રી વેરીએબલની જેમ કહીએ છીએફ્રી માધ્યમમાં આપણે ઇચ્છીએ છીએ તેમ આ પસંદ કરી શકીએ છીએ તેથી આ તે જ પોઈન્ટછે જ્યાં આપણે ઇનફાઈનાઈટ ઘણા સોલ્યુશન ચર્ચામાં પ્રવેશી રહ્યા છીએ અને આ ફ્રી વેરીએબલ છે તેથી આપણે જે જોઈએ તે પસંદ કરી શકીએ છીએ અને તે હવે આપણે કરીશું તેથી અહિયા અનનોન ની સંખ્યા કરતા ઓછી સંખ્યામાં પાઈવોટની સંખ્યા છે કારણ કે ત્યાં બે પાઈવોટ છે અને ત્યાં ત્રણ અનનોનછે અને ફ્રી વેરીએબલની સંખ્યા ચોક્કસપણે રહી જશે કારણ કે અહીં કબજો છે આપણે પાઈવોટx2પાસે છે પરંતુ x3 માં પાઈવોટનથી તો આ ફ્રી વેરીએબલછે તેથી ફ્રી વેરીએબલની સંખ્યા n માંથી r ની બાદબાકીહશે તેથી એન એ મુખ્ય મેટ્રિક્સમાં ત્યાંના કોલમની સંખ્યા છે અથવા અનનોનની સંખ્યા માંથી r ની બાદબાકી થશે તે પાઈવોટની સંખ્યા છે જેને આપણે આ નામ પાઈવોટની સંખ્યામાં આપીએ છીએ તો હવે આપણી પાસે શું છે આપણી પાસે સિસ્ટમ છે જે આ ફોર્મમાં રીડ્યુસ થઈ છે અને જ્યાં x3 ને આપણે ફ્રી વેરીએબલ તરીકે ચિહ્નિત કર્યા છે અને પછી આપણે આ x3 ને અમુક રીઅલ નંબર તરીકે પસંદ કરી શકીએ છીએ અને પછી એક વાર આપણે x3 પછી ઇક્વેશન નંબર 2 પછી આપણે x 2 મેળવીશું કારણ કે આ હવે ડીપેનડન્ટ વેરીએબલ છે x1 x2 x3 5 1 0 α 2 1 1 x3α x2 1α x15 2α તો આ Ax0 નું સોલ્યુશન છે અને આ નલ સ્પેસ છે જેની ચર્ચા આપણે બાદ માં કરશું પણ આ Ax0 નું સોલ્યુશન અને એ એક ખાસ સ્ટરકચર છે એક વાર સોલ્યુશન લખ્યા પછી આપણે કેવી રીતે જોઈએ તેના બે કમપોનન્ટ છે એક આલ્ફા સાથે અને બીજો આલ્ફા વગર અને આ ભાગ 2 11 આ Ax0 ને સેટીસફાઈ કરશે અને તે x0 ને સેટીસફાઈ કરશે અને આલ્ફા વખત એ પણ Ax0ને સેટીસફાઈ કરશેકારણ કે આલ્ફા માત્ર એક કોનસ્ટન્ટ છે અને Ax0ને સેટીસફાઈ કરશે અને આ Ax0 ના સોલ્યુશન છે કારણ કે અહીં દરેક આલ્ફા માટે ઘણા બધા સોલ્યુશનછે આલ્ફા તમે 1 લો છો તમે 2 લો છો તમે 1 5 લો કંઈપણ લો તેથી તે Ax0 નો સોલ્યુશન છે અને આ પછીથી આપણે આના પર આવીશું તેને a ની નલ સ્પેસ કહેવામાં આવે છે તેથી નલ સ્પેસ કંઈ નહીં હોય પરંતુ આ Ax0 ના બધા સોલ્યુશન ને એક સાથે નલ સ્પેસ કહેવાશે અહીં આલ્ફા વિનાનો આ કોનસ્ટન્ટ ભાગ એ આપેલ સિસ્ટમનો એક વિશિષ્ટ સોલ્યુશન છે Ax0 અથવા Ax બરાબર bછે તેથી આ5 1 0 આપણા ઇક્વેશન ને સેટીસફાઈ અને આ 2 1 1 અથવા કોઈપણ સંખ્યા દ્વારા ગુણાકાર કરવાથી Ax0ને સંતોષ થશે કેતેને હોમોજીનસ સીસ્ટમ ઓફ ઇક્વેશન કહે છે આપણી આપેલ સિસ્ટમને અનુરૂપ છે તેથી હોમોજીનસ નો અર્થ એ છે કે આપણે જમણી બાજુની બાજુ 0 પર સેટ કરી છે તેથી આ એક ખૂબ જ વિશેષ રચના આપણે પછીથી તેના વિશે વાત કરીશું તેથી હંમેશા તમારી પાસે રહેશે કે આ આપણો x આપણે xp લખી શકીએ તેથી આપેલ સિસ્ટમનો એક ખાસ ઉપાય વત્તા હોમોજીનસ સીસ્ટમ ના સોલ્યુશનનો આ જ્યારે આપણે જમણી બાજુની બાજુ 0 પર સેટ કરીએ છીએ અને કોઈ સરળતાથી તપાસ કરી શકે છે કે આ 2 1 1 ખરેખર સેટીસફાઈ થાય છે જ્યારે આપણી પાસે આ હોમોજીનસહોય છે તેનો અર્થ છે જમણી બાજુની બાજુ 0 તેથી આ 2 1 1 તેથી અહીં 2 1 1 તેથી આ 0 ની બરાબર છે તે સંતોષકારક છે તો એ આ ત્રણેય ઇક્વેશન ને સેટીસફાઈ કરશે અને એની જોડે આપણે કોઈ પણ નંબર નો ગુણાકાર કરી શકીએ એને કોઈ ઈફેક્ટ ની થાય કારણ કે જમણી બાજુ છે 0 તો આ ભાગ Ax0 નું સોલ્યુશન છે આને અનુરૂપ Ax બરાબર b છે ઇક્વેશન તો આ ખાસ સોલ્યુશનછે જે Ax બરાબર b ને સેટીસફાઈ કરશે તેથી આના પર વધુ આપણે આગળનાં લેકચરમાં આગળ વધારીશું તેથી આપણે આ એલિમિનેશન ટેકનીક નું ખૂબ જ મૂળભૂત પરિચય જોયું છે અને ખાસ કરીને આ ખૂબ મહત્વનું છે જે આપણે ઓછામાં ઓછું આ 3 બાય 3 સિસ્ટમ માટે જોયું છે અને આ ઇકોલન ફોર્મના આધારે આપણે જે સોલ્યુશન વિશે વાત કરી શકીએ છીએ સોલ્યુશનની કનસીસટન્સી અથવા સોલ્યુશનની ઇનકનસીસટન્સી વિશે તેથી યુનિક સોલ્યુશનના આ બધા કેસો ઇનફાઈનાઈટ ઘણા સોલ્યુશનની ચર્ચા આ ઇકોલન ફોર્મની મદદથી કરી શકાય છે તો આ અમુક રેફરન્સ છે જેનો ઉપયોગ આપણે આ લેકચર તૈયાર કરવા માટે કર્યો છે આભાર